તે પછી તેઓ આના જેવી કોઈક પદાવલિ મેળવવા માંગે છે અને તે આપણે આને હલ કરીને મેળવી શકીએ છીએ આપણે આને ઘણી જુદી જુદી રીતે કરીશું હું જાણું છું કે આ ખૂબ જ સરળ છે અને તમારામાંના ઘણાને કદાચ પહેલેથી જ ઉકેલ ખબર હોય પરંતુ આપણે આને એટલી વાર છોડી દઈશું કે તે સ્વચાલિત થઈ જવું જોઈએ જો તમે કોઈ સર્કિટ ને શીખવીશું કે જેના દ્વારા આ પ્રકારની વસ્તુ ઓળખવામાં આવે છે અને આ પ્રથમ ક્રમના વિકલન સમીકરણ છે તેને પ્રથમ ક્રમ કહેવામાં આવે છે તેથી સામાન્ય રીતે જો તમારી પાસે જમણી બાજુએ માત્ર ચલો છે તેથી આ y નો ઉકેલ શું છે ઘાતાંકીય આલ્ફા જે ખૂબ જ નોંધપાત્ર વિચાર છે તેથી આનો ઉપાય એ છે કે તમે બધા સરળતાથી તેનો અંદાજ લગાવી શકો છો હવે અહીં કોઈક અચળાંક હોવો જોઈએ આ ઘાતાંકીય t ભાંગ્યા RC ના સ્વરૂપનું છે પરંતુ ત્યાં કોઈક અચળાંક હશે કારણ કે જો તમે તેનો ગુણાકાર કરો અને જો તમે Vc ને કોઈપણ સંખ્યાથી સ્કેલ વગેરે વગેરે તેથી આનો અર્થ એ પણ છે કે કારણ કે તે એક રેખીય વિકલન સમીકરણ છે અને જો તમારી પાસે t ના Vc નો કોઈ એક ચોક્કસ ઉકેલ હોય તો અમુક k ગુણ્યાં Vc નો t પણ ઉકેલ હોય છે કારણ કે આ તમામ પદોનો ગુણાકાર સમાન k દ્વારા થશે તેથી Vc નું સ્વરૂપ Vc0 ઘાતાંકીય t ભાંગ્યા Rc હશે અને તેથી જો 5 વોલ્ટ સાથે Rc નું મારું ઉદાહરણ લો તો સામાન્ય રીતે આ હંમેશા સાચું હોય છે કારણ કે જ્યારે તમે હોમોજીનિયસ રેખીય વિકલન સમીકરણ માટે હલ કરો છો ત્યારે રેખીય વિકલન સમીકરણો માટે તમારા ઉકેલ મેળવી શકો છો પરંતુ તે કેટલાક અવયવ દ્વારા અસ્પષ્ટ હશે કારણ કે તમે ઉકેલને કોઈપણ અવયવથી ગુણાકાર કરો છો તે પણ એક ઉકેલ હોય છે તેથી તમે કેવી રીતે કહો છો કે આ અવયવ શું છે કે જેથી તેને પ્રારંભિક સ્થિતિના આધારે કરવામાં આવે તેથી જ્યારે તમે વિકલન સમીકરણો માટે હલ કરો ત્યારે પ્રારંભિક સ્થિતિ આપવી જોઈએ અને પ્રારંભિક સ્થિતિના આધારે તમે આ સુસંગત ઉકેલ શોધી શકો છો અને પ્રથમ ક્રમના વિકલન સમીકરણના કિસ્સામાં તમારી પાસે આવો એક અચળાંક હશે અને જો તમારી પાસે બીજા ક્રમનું વિકલન સમીકરણ હોય તો આવા બે અચળાંકઅને તેથી વધુ હશે તેથી પ્રારંભિક સ્તિથિઓની સંખ્યા વિકલન સમીકરણનો ક્રમ હોવો જોઈએ આ કિસ્સામાં તે ખૂબ જ સ્પષ્ટ છે કે Vc0 નું મૂલ્ય શું છે તેથી સામાન્ય રીતે તમે t ની કેટલીક યોગ્ય કિંમતને બદલીને તેને શોધી શકશો કે જેના માટે તમે પહેલાથી જ ઉકેલ જાણો છો અને આ કિસ્સામાં તમે જાણો છો કે t 0 નો ઉકેલ 5 વોલ્ટ થી શરૂ થાય છે અને તે 5 વોલ્ટ ઘાતાંકીય t ભાંગ્યા Rc ને શોધે છે અને આ t નો Vc છે હવે આ પહેલા મેં આ બધું જ કર્યું છે અને તેનો આલેખ દોર્યો છે કારણ કે કેટલીકવાર જ્યારે તમે લાગણી ગુમાવી શકો છો કે શા માટે તે આ રીતે છે અને તેને આપણે અગાઉ ગ્રાફિકલી ઘટશે એટલે વિદ્યુત પ્રવાહ પણ ઘટશે તેથી ફેરફારનો દર સરખો રહે છે તેથી અહીં પરિવર્તનનો દર વિધેયના સપ્રમાણમાં જ છે જે તમને તેની સમજૂતી આપે છે આ કિસ્સામાં પરિવર્તનનો દર પ્રમાણસર છે પરંતુ ત્યાં ઋણાત્મક સંજ્ઞા છે તેથી ત્યાં શું થાય છે કે તે અનુસરે છે અને પછી અનુગામીનો દર સમાપ્ત થાય છે અને છેલ્લે જ્યાં સુધી તે 0 સુધી પહોંચે ત્યારે તે સમાપ્ત થાય છે પરંતુ ત્યાં માત્ર t અનંત હોઈ શકે છે અને તે એસિમ્પ્ટોટિકલી કેટલાક મૂલ્ય સુધી પહોંચવા તરીકે ઓળખાય છે એટલે કે t ના કોઈપણ મર્યાદિત મૂલ્ય માટે તે 0 મૂલ્ય સુધી નહીં પહોંચે પરંતુ તે ફક્ત t અનંત માટે છે તેથી તમારે આ બંને જાણવું જોઈએ અને આને કેવી રીતે હલ કરવું તે એક ખૂબ જ સરળ સમીકરણમાંથી બહાર આવે છે અને તે સમયે તે બહાર આવે છે તેનું કારણ એ છે કે તમે આ સર્કિટ માં વિદ્યુત પ્રવાહ ચાલુ રહે છે હવે આનો પ્રારંભિક ઢાળ શું છે આ dVc ભાંગ્યા dt શું છે Vc0 ભાંગ્યા Rc ઘાતાંકીય t ભાંગ્યા Rc તેથી ફરીથી જો તમે t બરાબર 0 ની કિંમત જુઓ તો તે Vc0 ભાંગ્યા RC છે જેને આપણે ફક્ત સર્કિટ ની વધુ ગણતરી પછી કરીશું અને તે વસ્તુ બધી જગ્યાએ દેખાય છે તેથી આ ઘાતાંકીયમાં t ભાંગ્યા કેટલોક જથ્થો હશે કે જેનું પરિમાણ સમય છે તેથી આને સમય અચળાંક તરીકે ઓળખવામાં આવે છે અને તે અહીં આવે છે કારણ કે ઘણા લોકો આના જેવા હોમોજિનિયસ વિકલન સમીકરણને લખે છે ત્યારે ત્યાં ગુણાંક હોય છે અને તમારી પાસે અહીં 1 ભાંગ્યા Rc છે જે Rc ને ઘાતાંકીય ના Rc સમય અચળાંક જેવા પદોને સાંભળવા ખૂબ સામાન્ય છે તેથી તે જે દર પર પડે છે તેને પ્રભાવિત કરે છે ખૂબ મોટા સમય અચળાંક સાથે શું થાય છે તે ઝડપથી અથવા ધીમે ધીમે થાય છે તેથી કારણ કે જો આપણે R ને બહુ મોટું હોય એવું કહીએ તો મારો મતલબ એ છે કે સમય R ખુબ મોટો હોવાને કારણે સમય અચળાંક પણ ખૂબ મોટો હોઈ શકે છે અથવા C ખૂબ મોટો હોઈ શકે છે અને જો R ખૂબ મોટો હોય તો તેનો અર્થ એ છે કે વિદ્યુત પ્રવાહ ખૂબ જ નાનો હોય છે અને શરૂઆતમાં સમાન 5 વોલ્ટ માટે નો વિદ્યુત પ્રવાહ ખૂબ નાનો હોય છે તેથી કેપેસિટર થઈ રહ્યો હોય છે અને પછી તે 0 સુધી બધી રીતે બંધ થાય છે હવે જો રેઝિસ્ટન્સ પર આધાર રાખીને આપણી પાસે ત્યાં ટૂંકો સમય અચળાંક હોઈ શકે છે